સેવા કિંમત નિર્ધારણ નમસ્કાર આપણે સેવાઓના વ્યવસાયોમાં કિંમત નિર્ધારણ વ્યૂહરચનાઓ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને અમે ગઈકાલે આ ચોક્કસ સ્લાઇડ સમાપ્ત કરી જે તમારી સામે છે અને તમને યાદ છે કે આપણે કહ્યું હતું કે આવક વ્યવસ્થાપન જે અદ્યતન વિષયની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે તે સેવાઓમાં સૌથી વધુ લાગુ પડે છે જેમાં ઉચ્ચ નિશ્ચિત ખર્ચ માળખું પ્રમાણમાં નિશ્ચિત ક્ષમતા નાશવંત સૂચિ ચલ અને અનિશ્ચિત માંગ અને વિવિધ ગ્રાહક ભાવ સંવેદનશીલતા હોય છે મેં તમને વિનંતિ કરી છે કે કઈ સેવાઓ આ માપદંડો સાથે મેળ ખાય છે અને તમારામાંથી ઘણાએ યોગ્ય રીતે નિર્દેશ કર્યો છે કે અમે એરલાઈન્સ જોઈ શકીએ છીએ અમે હોટલ જોઈ શકીએ છીએ અમે ક્રુઝ શિપ જોઈ શકીએ છીએ અમે ભાડાકીય કાર જોઈ શકીએ છીએ આ એવી સેવાઓ છે જે આ પાંચ માપદંડો સાથે મેળ ખાય છે જેની આપણે વાત કરી છે જેમાં એક આવક સંચાલન છે જે મૂળભૂત રીતે એક જ ભાગમાં વિવિધ પ્રકારના ગ્રાહકો અને વિવિધ પ્રકારની માંગણીઓ માટે અલગ અલગ કિંમતો વસૂલ કરે છે તેથી જો તમે એરલાઇન્સ જોઈ રહ્યા હોવ તો અમે એરલાઇનની ચોક્કસ વિમાન જોઈ રહ્યા છીએ ઉદાહરણ તરીકે કહો કે બોમ્બેથી ગોવા અથવા અમે દિલ્હીથી ગોવા અથવા દિલ્હીથી ત્રિવેન્દ્રમ અને સમાન વિમાન જોઈ રહ્યા છીએ જ્યાં અમારી પાસે ગ્રાહકોનું મિશ્રણ છે કેટલાક વ્યવસાય પર મુસાફરી કરી રહ્યા છે કેટલાક પરિષદ માટે મુસાફરી કરી રહ્યા છે કેટલાક આનંદ માટે મુસાફરી કરી રહ્યા છે આ વિવિધ ગ્રાહકો પાસે વિવિધ પ્રકારની માંગણીઓ અને વિવિધ પ્રકારની ભાવ સંવેદનશીલતા છે અને તેમની મુસાફરી માટે વિવિધ પ્રકારના બજેટ પણ હોય છે અને આ દૃષ્ટાંતમાં સામેલ એરલાઇન્સ અથવા હોટલ સેવાઓ છે જ્યાં મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિયત ખર્ચ પ્રમાણમાં નિશ્ચિત ક્ષમતા જેવી કે રૂમની સંખ્યા અથવા એરલાઇન્સમાં સીટોની સંખ્યા છે અને આપણે એક ચોક્કસ ભાગમાં જોઈ રહ્યા છીએતેનો અર્થ છે એક ચોક્કસ વિમાન અથવા એક ચોક્કસ દિવસ અથવા હોટેલની સીઝન અથવા જહાજની એક ચોક્કસ ક્રૂઝ અથવા ભાડાની કાર સેવાઓનો એક ચોક્કસ દિવસ અને તેથી આપણી પાસે આ નાશવંત યાદી હશે કારણ કે જો તે વિમાન ઉપડે છે અને જો કેટલીક સીટો ખાલી છે અથવા જો કેટલીક સીટો ખૂબ ઓછી કિંમતે વેચવામાં આવી છે અથવા અમુક સીટો યોગ્ય પ્રકારના ગ્રાહકથી ભરેલી નથી પછી આપણે તકો ગુમાવી રહ્યા છીએ જે આપણે ક્યારેય પાછી મેળવી શકતા નથી અને તે હદ સુધી આપણે અગાઉ ચર્ચા કરી છે કે આને આપણે સેવાની નાશવંત લાક્ષણિકતાઓ કહીએ છીએ અને એરલાઈન્સ હોટલ જેવી આ સેવાઓ નાશવંતપણું એક ખાસ લાક્ષણિક્તા છે હવે આ બોર્ડ પર તમારી પાસે શક્યતાઓનો બીજો સમૂહ છે જેમ કે તમે અહીં જોઈ શકો છો કે અમારી પાસે x અક્ષ પર નિશ્ચિત કિંમત અને ચલિત કિંમત છે y અક્ષ પર અમારી પાસે સેવાનો સમયગાળો છે ત્યાં આપણે અનુમાનિત સમયગાળો અને અણધારી સમયગાળો લીધો છે તેથી જો તમે કોઈ ભોજનાલય જોઈ રહ્યા હો તો કહો કે ગ્રાહક ભોજનાલયમાં કેટલો સમય રહેશે તેનું ભોજન અથવા તેઓ શું ઓર્ડર કરશે તેઓ ઓર્ડર આપવા વચ્ચે કેટલો સમય પસાર કરશે તેવી જ રીતે ફિલ્મોના કિસ્સામાં સમયગાળો અનુમાનિત હોય છે અને તેથી કિંમત સામાન્ય રીતે નિશ્ચિત હોય છે તેથી અમને જે ચતુર્થાંશમાં સૌથી વધુ રસ છે તે આ ચોક્કસ ચતુર્થાંશ છે જે અનુમાનિત માંગ સાથે ચલિત કિંમત છે જો માંગ અણધારી હોય તો ચલિત કિંમતમાં કેટલીક અન્ય સમસ્યાઓ હોય છે તેથી અમારા હેતુ માટે આવક વ્યવસ્થાપન માટે આપણને આ ચોક્કસ ચતુર્થાંશમાં રસ છે હવે જેમ કે અહીં દર્શાવવામાં આવ્યું છે તેમ આવક વ્યવસ્થાપનનો સમગ્ર હેતુ તમારી સેવા સુવિધાના વિવિધ વિભાગો સાથે વિવિધ પ્રકારની માંગણીઓ વિવિધ પ્રકારની ચુકવણી ક્ષમતા ધરાવતા ગ્રાહકોની વિવિધ પ્રકારની માંગ સાથે મેળ કરીને સેવાના ભાગ દીઠ આવકને મહત્તમ કરવાનો છે આવક સંચાલનને યોગ્ય રીતે લાગુ કરવા માટે અમારે ઘણો ડેટા ભેગો કરવો પડશેઅમારે કેટલાક કિસ્સાઓમાં કલાક દર કલાકે અથવા અઠવાડિયા દર અઠવાડિયે દરરોજ માંગ પેટર્નનું અવલોકન કરવું પડે છે આપણે એ જોવાનું છે કે કયા પ્રકારના ગ્રાહકો કયા સમયે કેવા પ્રકારની માંગ સાથે આવી રહ્યા છે તેથી જેમ હું થોડી વધુ ચર્ચા કરું અને તમને કેટલાક ઉદાહરણ બતાવું તો આ સ્પષ્ટ થશે પરંતુ આ બિંદુએ એ નોંધવું અગત્યનું છે કે આખરે આપણે શું કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જો ત્યાં મર્યાદિત ક્ષમતા હોય તો આપણે વિવિધ બકેટ્સ વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો આ ડોલ નંબર 1 છે આ ડોલ નંબર 2 છે આ ડોલ નંબર 3 છે જ્યાં અમે અલગ અલગ કિંમતો વસૂલ કરીશું અને આપણે ડોલને એવી રીતે બનાવવાની છે કે તેઓ આપણી પાસે અમુક ફાળવી શકાય તેવી ક્ષમતા હોય અથવા આપણે અમુક ક્ષમતાને એક ડોલમાંથી બીજી ડોલમાં ફેરવી શકીએ આ હોટલ અથવા એરલાઇન્સમાં પ્રમાણમાં સારી રીતે કરવામાં આવે છે કારણ કે ક્ષમતાની બાજુએ પણ આપણે કેટલીક નવીનતા કરી શકીએ છીએ જેના દ્વારા આપણે ખરેખર બિઝનેસ ક્લાસ વર્ગ સીટો માટે ફાળવેલ જગ્યાને ઈકોનોમી સીટમાં અથવા ઈકોનોમી સીટ માટે ફાળવેલ જગ્યાને બિઝનેસ ક્લાસ સરળતાથી બદલી શકીએ છીએ શિફ્ટિંગ માંગ પર આધાર રાખીને વર્ગ બેઠકો કરી શકીએ છીએ સીટોનું નિર્માણ ત્યાં ઘણી વખત પ્લગ ઇન પ્લગ આઉટ પ્રકારમાં કરવામાં આવે છે અથવા કેટલાક કિસ્સાઓમાં તમે વિવિધ પ્રકારની સુવિધાઓ બનાવી શકો છો જે સુવિધાઓ ઉમેરવામાં આવે છે અને તમે ઇકોનોમી બિઝનેસ ક્લાસ જેવા ઇન્ટરમિડિયેટ વર્ગ પણ બનાવી શકો છો અને જો હજી વધુ ચલિત ક્ષમતા તમારી પાસે હોય તો તમે વચ્ચે નો રસ્તો કાઢી ને પ્રીમીયર ઈકોનોમી ક્લાસ આપી શકો છો જ્યાં સીટ ઈકોનોમી ની રહેશે પણ સેવાઓ બિઝનેસ ક્લાસ પ્રમાણે પ્રદાન થશે આ કેટલીક અલગ શક્યતાઓ છે જેની આપણે પહેલા ચર્ચા કરી છે પરંતુ મેં હમણાં જ વિવિધ પ્રકારની બકેટ્સ માટેનો આલેખ જે રીતે દોર્યો છે તમે સરળતાથી સમજી શકો છો કે આપણે જે જોઈએ છીએ તે છે તે માંગ આ આપણે અગાઉ જોયું છે કે માંગ કરાયેલા સેવાના યુનિટ દીઠ કિંમત સાથે એકમોના જથ્થાનો સહસંબંધ છે માંગના ચોક્કસ પ્રકારો છે આ માંગ સંદર્ભમાં એકદમ સ્થિતિસ્થાપક છે તેથી જો તમે એકમ દીઠ ભાવ નીચે આવશે તો તમારી માંગ બદલાશે તેથી કિંમતમાં નાના ફેરફારનો અર્થ માંગ ભાતમાં મોટો ફેરફાર એ હોઈ શકે છે બીજી બાજુ આપણી પાસે આ પ્રકારની માંગ હોઈ શકે છે જ્યાં કિંમત બદલાઈ શકે છે પરંતુ તેના કારણે વ્યવહારીક રીતે કોઈ ફેરફાર થશે નહીં અથવા માંગમાં બહુ ઓછો ફેરફાર થશે તેથી આ છે તેથી સેવાઓની કિંમત માટે માંગ અસ્થિર કહેવાય છે મોટા ફેરફારો ભાવમાં ફેરફાર માંગ પર ઓછી અસર કરે છે અને આ અન્ય ડી છે જે માંગ છે કિંમત સ્થિતિસ્થાપક છે કિંમતોમાં નાના ફેરફારો માંગમાં મોટા ફેરફારો તરફ દોરી જાય છે હવે રસપ્રદ રીતે આપણે શોધીએ છીએ કે આ પ્રકારની સેવાઓમાં અનુમાનિત સમયગાળા માટે આ ચલ કિંમતએટલે કે બોમ્બે ગોવાના વિમાનની જેમ ત્યાં વિવિધ પ્રકારની માંગણીઓ છે અને તેથી વિવિધ પ્રકારની જેને આપણે વાડ દર કહીએ છીએતેનો અર્થ એ છે કે અલગ અલગ કિંમતો પર અલગ અલગ ડોલ બનાવવી તદ્દન શક્ય બની જાય છે હવે આ વાડ દર ઉત્પાદન સંબંધિત હોઈ શકે છે જેથી તમે આ ચાર્ટ પર જોઈ શકો છો કે તેઓ મુસાફરીના વર્ગ વ્યવસાય વર્ગ વિરુદ્ધ આર્થિક વર્ગ જેવા હોઈ શકે છે અથવા તે હોટલ માં મળતા વિવિધ પ્રકાર ના રૂમ જેમકે એક્ઝિક્યૂટિવ રૂમ પ્રીમીયર રૂમ ડીલક્ષ રૂમ કે પછી સ્ટાનડર્ડ રૂમ હોય શકે છે અથવા તે સિનેમાગૃહમાં બેઠક સ્થાન હોઈ શકે છે તેથી તે પ્લેટિનમ સીટો જેવું હોઈ શકે છે જે પાછળની બાજુએ અમુક વૈભવી બેઠક વ્યવસ્થા સાથે હોય છે અને તેમાં ગોલ્ડ સિલ્વર અને તે પ્રકારની વિવિધ પ્રકારની બેઠકો હોઈ શકે છે અને આ તમે સરળતાથી જોઈ શકો છો કે તમે બધા આ ઉત્પાદનો આધારિત વાડ દર થી પરિચિત છો અને સામાન્ય રીતે ઉપભોક્તા તરીકે જ્યારે વેપારી વર્ગના લોકોને વધુ સુવિધાઓ મળે છે ત્યારે અમને વધારે તકલીફ પડતી નથી કારણ કે અમે જાણીએ છીએ કે તેઓ લગભગ બમણી કિંમત ચૂકવી રહ્યા છે અથવા અમે દ્વેષ રાખતા નથી કે ગ્રાહકોના પ્લેટિનમ વર્ગ અથવા પ્લેટિનમ વર્ગની બેઠકો ચોક્કસ ગ્રાહકોને આપવામાં આવે છે કારણ કે અમે જાણીએ છીએ કે તેઓ ઘણી વધારે કિંમત ચૂકવે છે કેટલીકવાર એવું બની શકે છે વાડ દર કેટલીક સુવિધાઓના આધારે કરી શકાય છે જેમ કે હોટલ માં સવાર નો નાસ્તો આપવામાં આવે અથવા એરપોર્ટ થી લેવાની સુવિધા આપવામાં આવે છે જ્યારે તમે તમારા ગંતવ્ય સ્થાન સુધી પહોચવા માટે કોઈપણ સેવાનો ઉપયોગ કાઓ છો ત્યારે તમારા મન માં એક ભય હોય શકે છે કે તમે ત્યાં પહોચશો કે નય અગાઉ એવી પણ સેવા આપવામાં આવતી કે જો તમારી ફ્લાઇટ હોય તો તમને તમારા ઘરે થી લઈ ને એરપોર્ટ પર પોહચાડવાની સેવા પણ પ્રદાન કરવામાં આવતી આ દિવસોમાં જે બહુ પ્રચલિત નથી પરંતુ જ્યારે તમે આવો ત્યારે ઘણી એરલાઇન્સ દ્વારા તેમના વ્યવસાય વર્ગ અથવા પહેલા વર્ગ પ્રવાસીઓ માટે સેવામાં ઘટાડો થાય છે અથવા તમારા પ્રસ્થાન પહેલાં મફત સુવિધા હોઈ શકે છે તમે આરામ કરી શકો છો અથવા તમારા આગમન પર તમે તાજા થઈ શકો છો પર્યાપ્ત સ્નાન કરો અને સીધા તમારી નિમણૂક પર જાઓ આ તેથી વધુ સારી રીતે વાડ છેતેનો અર્થ એ છે કે અમે મુખ્ય સેવાની આસપાસ વિવિધ પ્રકારની સેવાઓ પૂરક સેવાઓ અથવા વિસ્તૃત સેવાઓની સીમા બનાવી રહ્યા છીએ તેથી મુખ્ય સેવા એ લંડનથી દિલ્હીથી લંડનની મુસાફરી છે અને તેથી તે મુખ્ય સેવામાં ઉત્પાદન આધારિત ફેન્સીંગ હોઈ શકે છે જે મુસાફરીનો વર્ગ છે વગેરે ત્યાં સુવિધાઓ પર આધારિત હોઈ શકે છે જે વૃદ્ધિ અથવા સેવાની પૂરક સેવાઓ છે અથવા તે સેવા સ્તરના સંદર્ભમાં પણ હોઈ શકે છે જેમ કે જો તમે વારંવાર પ્રવાસ કરો છો તો તમારી પાસે ચોક્કસ પ્રકારની વાડ છે જે અગ્રતા રાહ યાદી સાથે સંબંધિત છે અથવા તે સામાન ભથ્થાંમાં વધારો હોઈ શકે છે સામાન્ય રીતે તમામ એરલાઇન્સ તેમના બિઝનેસ ક્લાસના પ્રવાસીઓ માટે 30 કિલોગ્રામ ચેકિંગ સામાન ભથ્થું 10 કિલો અથવા 12 કિલો હાથ લગેજ ભથ્થું આપશે જ્યારે ઇકોનોમિક વર્ગમાં 15 કિલો ચેકિંગ લગેજ ભથ્થું હશે અને 7 કિલો કેરી હશે ભથ્થા પર કેટલાક કિસ્સાઓમાં ચેકિંગ પેકેજ નથી મફત ચેકિંગ સામાનની સુવિધા નથી તેથી આ તમે સેવા સ્તરના આધારે જુઓ છો તે પ્રમાણે તમે વિવિધ પ્રકારની ડોલ બનાવી શકો છો વાડ પણ વ્યવહારની લાક્ષણિકતાઓ પર આધારિત હોઈ શકે છે ઉદાહરણ તરીકે નોંધણીનો સમય તેથી જો તમે આવતીકાલના વિમાન માટે નોંધ કરી રહ્યાં છો તો તમે હંમેશા અપેક્ષા રાખશો કે આ તમે લગભગ સૌથી વધુ કિંમત ચૂકવશો પરંતુ બીજી બાજુ જો તમે વાસ્તવમાં પ્રસ્થાનના 2 કલાક પહેલાં તમારી નોંધ કરાવો છો તો તમને ખૂબ જ આકર્ષક દર મળી શકે છે કારણ કે તે થોડી બાકીની બેઠકો માટે એર લાઇન્સ દ્વારા શરૂ કરાયેલ લગભગ વેચાણ હશે જે હજુ સુધી ભરાઈ નથી તેથીપિક સમય ફ્લાઇટ ઉપડે ત્યારે અથવા 3 દિવસ અગાઉ હશે પરંતુ જો તમે 3 કે 4 અઠવાડીયા પહેલા બુકિંગ કરાવશો તો ટિકિટ દર ઘણો ઓછો હોય શકે છે તેવી જ રીતે જો તમે ખરેખર ઉપલબ્ધ છેલ્લી મિનિટની બેઠકો લઈ રહ્યા હોવ તો તે ઘણું ઓછું હોઈ શકે છે તેથી અમે સ્ટેન્ડબાય ચાલમાં છીએ તેથી આ તે છે જે અમે સમય બુકિંગ અથવા આરક્ષણના સમયના આધારે વાડ કરીએ છીએ તે સ્થાન માટે નોંધ પણ કરી શકાય છે જેમ કે ઉદાહરણ તરીકે જો તમે દિલ્હી અને લંડન વચ્ચેની પાછા ફરવાની ટિકિટ માટે ટિકિટ ખરીદી રહ્યાં હોવ અને જો તમારી ટિકિટ ભારતમાં ખરીદી હોય તો શક્ય છે કે તમારી ટિકિટની કિંમત ઓછી હશે કિંમત કરતાં જે કોઈ વ્યક્તિ સમાન વળતર માટે ચૂકવશે પરંતુ ટિકિટ લંડનમાં લંડન દિલ્હી દિલ્હી લંડન માટે ખરીદવામાં આવે છે જ્યારે તમે દિલ્હી લંડન લંડન દિલ્હી ખરીદી રહ્યાં છો જો કે બે વિભાજન સમાન છે પરંતુ લંડનમાં ટિકિટ ખરીદનાર વ્યક્તિની સરખામણીમાં તમારી કિંમત અલગ હોઈ શકે છે અલબત્ત તે અલગ પણ હોઈ શકે છે કારણ કે તમે બુધવારે મુસાફરી કરી રહ્યા છો અને તેથી તમારી કિંમત વધુ હશે પછી કોઈ વ્યક્તિ જેની મુસાફરી શનિવારે હોઈ શકે છે કારણ કે સામાન્ય રીતે અમુક વિભાજનમાં સપ્તાહના અંતે ટ્રાફિક ઓછો હોઈ શકે છે પરંતુ તમે જોઈ શકો છો કે તે હંમેશા સાચું નથી હોતું કે સપ્તાહના અંતે દિલ્હી ગોવાના વિમાનમાં ટ્રાફિક વધુ હોઈ શકે છે તેથી જેનો અર્થ હું આજના સત્રની શરૂઆતમાં જ ઉલ્લેખ કરું છું તેમ આવક સંચાલનને આંકડાકીય ગાણિતિક મોડલ્સનો ઉપયોગ કરીને સારા ડેટા સંગ્રહ અને ડેટાના સારા અર્થઘટનની જરૂર છે જો તમે ટિકિટના ઉપયોગમાં લવચીકતા શોધી રહ્યા હોવ તો કેટલીકવાર તમારે ઊંચી કિંમત ચૂકવવી પડી શકે છે તેથી જો તમે એક નિશ્ચિત દિવસ નિશ્ચિત વિમાન ટિકિટ લઈ રહ્યા છો તો સામાન્ય રીતે તેની કિંમત રિફંડપાત્ર અથવા બદલી શકાય તેવી ટિકિટ કરતાં ઓછી હશે કેટલીકવાર નિશ્ચિત કિંમતની ટિકિટ દંડ સાથે બદલી શકાય તેવી હોઈ શકે છે આ તમામ વિવિધ પ્રકારના દર બકેટ્સ છે જે અમે બનાવી રહ્યા છીએ અન્ય પ્રકારના વાડ દર વપરાશની લાક્ષણિકતાઓ પર આધારિત છેતેનો અર્થ છે ઉપયોગનો સમય અને અવધિ ગોઠવો તેથી હેપ્પી અવર્સની જેમ જે સામાન્ય રીતે 4 PM અને 6 PM ની વચ્ચે હોય છે અથવા ભોજનાલયમાં 3 PM અને 6 PM ની વચ્ચે હોય છે તે તમને પીણામાં 1 પ્રકારની ડીલ માટે 2 આપી શકે છે અથવા તે તમને ખાસ કિંમતે અમુક ખાસ નાસ્તો પ્રદાન કરી શકે છે વગેરે તેથી આ જ કારણ છે કે આ સમયગાળાને પબ બાર અને ભોજનાલયમાં ખૂબ જ લોકપ્રિય હેપ્પી અવર્સ કહેવામાં આવે છે જ્યાં પીણાં પીરસવામાં આવે છેતે તે છે જ્યાંથી આ હેપી અવર્સ હોય છે તેથી તમે ખરેખર તમારી ખુશી ઓછી કિંમતે મેળવો છો અથવા કેટલીકવાર એરલાઇન્સ પ્રવાસન બોર્ડમાં વપરાશમાં સોદો આપે છે કે જો તમે ગુરુવારે મુસાફરી કરો છો અને શનિવારે પાછા ન ફરો તો તમારે કિંમત ઓછી કરવી પડશે પરંતુ તમે રવિવારે પાછા ફરો છો અથવા તમે સોમવારે પાછા ફરો તેથી સપ્તાહના અંતમાં જો તમે હોંગકોંગમાં રોકાશો તો અમુક ટિકિટની કિંમત ઓછી હશે કારણ કે એરલાઈન હોંગકોંગ પ્રવાસન બોર્ડ વગેરે સાથે મળીને કામ કરે છે અને આ બીજા ઘણા દેશોને લાગુ પડે છે અથવા જો તમે 7 દિવસ રોકાયા હોવ તો કેટલીકવાર તમે ઓછી કિંમત ચૂકવો છો કારણ કે જો તમે સ્થળોની મુલાકાત લેતા આસપાસની મુસાફરી કરતી હોટેલોમાં રોકાતા હોવ તો તે ગંતવ્ય અર્થતંત્ર સમૃદ્ધ થશે તેથી જો તમે એક અઠવાડિયા માટે પેરિસની ટિકિટ લઈ રહ્યા છોતેનો અર્થ એ છે કે તમે 1 અઠવાડિયા પછી પાછા ફરો છો જે કિંમતે તમે આજે જાઓ છો અને આવતી કાલે અથવા 2 દિવસ પછી પાછા ફરો છો તેના કરતાં કિંમત સસ્તી થવાની સંભાવના છે કિંમત પણ પ્રસ્થાન સ્થાન પર નિર્ભર રહેશે તેથી કેટલીકવાર બેંગકોકથી લંડન માટે ઉપડતુ વિમાન દિલ્હીથી લંડન માટે ફરીથી ઉપડતુ વિમાન કરતાં સસ્તી હોઈ શકે છે તે માંગ પર આધારિત છે તેથી છેવટે જેમ તમે વપરાશ લાક્ષણિકતાઓના આધારે જોઈ રહ્યા છો ઉત્પાદન અને ઉત્પાદન સંબંધિત વધારાના લાભો અથવા સમય અને સમય સંબંધિત વધારાના લાભો વિવિધ પ્રકારના દરો તરફ દોરી જાય છે અને છેવટે છેલ્લી લાક્ષણિકતાઓ ખરીદનારની લાક્ષણિકતાઓ છે તેથી જે લોકો નિયમિત પ્રવાસી છે અને જે લોકો જૂથમાં મુસાફરી કરી રહ્યા છે તેઓને ચોક્કસ પ્રકારનો દરનો લાભ મળી શકે છે તેથી તમે પ્રવાસી જૂથના ભાગ રૂપે એક સમયે 35 લોકોનું જથ્થાબંધ નોંધ મેળવી રહ્યાં છો અને તેથી તમે આખી ક્રિકેટ ટીમ માટે હોટલનું બ્લોક નોંધ કરી રહ્યાં છો તે માટે વિશેષ કિંમત ધ્યાનમાં લઈ શકાય છે અને તેથી ક્રિકેટ ટીમ માંગ કરશે અને સામાન્ય રીતે અમુક વધારાના વિશેષાધિકારો મેળવશે જેમ કે ખેલાડીઓ માટે લોન્ડ્રી અને વિશેષ ભોજન લગભગ મફત નાસ્તો વગેરે વગેરે અને હોટેલે તેમની માંગ સાથે આ પ્રકારનું પેકેજ ચૂકવવું પડશે તેથી જો તમે હોટેલમાં એક સમયે ખાસ કિંમત શોધી રહ્યા હોવ જ્યારે પીક સીઝન ખૂબ જ હોય તો પછી તમને કોઈ ખાસ પેકેજ મળે તેવી શક્યતા નથી તેથી ખરીદદારની લાક્ષણિકતાઓ સમય આધારિત શક્યતાઓ સાથે મેળ ખાતી હશે અને આખરે તમને આના જેવું એક આકૃતિ મળશે જ્યાં આ પ્રવેશ છે જે માંગેલી સીટોની સંખ્યા દર્શાવે છે અને આ સીટોની કિંમત દર્શાવે છે કારણ કે તમે અહીં જોઈ શકો છો કે પ્રથમ વર્ગ છે અને આ ખરેખર માંગ આલેખનો ભાગ છે જે તદ્દન અસ્થિર છે તેથી આ તે વિસ્તાર છે જ્યાં આ માટે ચોક્કસ ક્ષમતા નોંધ કરવામાં આવશે આ બહુ કિંમતી અને સંવેદનશીલ નથી અને આ એક ભાગ હશે જો આ કુલ ક્ષમતા છે તો આ ભાગ પ્રથમ વર્ગ માટે અનામત હશે તે પછી અન્ય વિભાગમાં બીજો ક્વોટા હોઈ શકે છે જે ફરીથી સંપૂર્ણ ઈકોનોમી ક્લાસમાટે અલગ રાખવામાં આવે છે આ સામાન્ય રીતે એવા લોકો છે જેઓ વ્યવસાયના કામ માટે મુસાફરી કરતા હોય છે જેઓ ખરેખર કોર્પોરેટ પ્રવાસીઓ હોય છે ફરીથી તેઓ આ ભાગમાં છે જ્યાં તેઓ પ્રથમ વર્ગના પ્રવાસીઓ કરતાં થોડા વધુ ભાવમાં ફેરફાર કરવા માટે ખૂબ જ સંવેદનશીલ નથી તો તે ખરેખર એક સપ્તાહની અગાઉ ખરીદી કરી શકો છો અને કેટલાક શનિવાર રાત્રિ રોકાણ સાથે 3 અઠવાડિયાની અગાઉ ખરીદી કરી શકો છો કારણ કે તમે કિંમતો જુઓ છો નીચે આવતા તમારી સીટ દીઠ કિંમત ઘટી રહી છે અને તે મુજબ તમારી ડોલનું કદ પણ વિસ્તરી રહ્યું છે તેથી અહીં અમારી પાસે શનિવારની રાત્રિ રોકાણ સાથે ત્રણ અઠવાડિયાની અગાઉ ખરીદી છે અને આ વાસ્તવમાં ચોક્કસ વૃધ્ધિ સમયગાળા માટે પસંદગીનું વિભાજન છે અને ફરીથી તમે છેલ્લી મિનિટની બેઠકો માટે મોડું વેચાણ જોશો જે અમે ખૂબ જ ઓછી કિંમતે પણ કરી શકીએ છીએ કારણ કે અહીં ક્ષમતા નિર્ણાયક છે તે છેલ્લી ઘડીમાંથી બાકી રહેલી બેઠકો હશે અને ઘણી વખત લોકો તક દ્વારા આ વલણ અપનાવે છે અમે એરપોર્ટ પર સળંગ 3 દિવસ જઈ શકીએ છીએ અને ખાસ ઈચ્છીએ છીએ કે તેઓને ત્યાં તે ખૂબ જ ઓછી કિંમતે મળશે જે તેમને જોઈએ છીએ જો કોઈ વ્યક્તિ ને મુંબઈ માં વ્યવસાય માટે મુલાકાત કોઈ ચોક્કસ દિવસે લેવાની છે તો તેણે આ સ્તર ની કિમત ચૂકવવી પડશે અથવા જો કોઈ વ્યક્તિ ચાન્સ લેવા અને ત્રણ વખત એરપોર્ટ જવા માટે તૈયાર હોય તો તે ગોવા થઈ ને મુંબઈ પોહચશે અને ત્યાં તેણે કિમત ઓછી દેવી પડશે કેટલીકવાર એરલાઇન્સ તેમની માંગની પેટર્ન જોતી હોય છે તેથી ઘણી વખત તમારી પાસે મોનસૂન સેલ હોય છેએટલે કે ઓગસ્ટમાં બે અઠવાડિયાનો સમયગાળો આવી શકે છે જ્યાં બોમ્બે દિલ્હીના ભાવમાં ઘટાડો થઈ શકે છે ત્યાં તમને 40 કે 50 ડિસ્કાઉંટ મેળવી શકો છો સમાન્ય રીતે લોકો ને આ ખબર નથી હોતી પણ જે લોકો અવારનવાર જતા હોય છે તે લોકો આ તક નો લાભ લઈ તેમના સગા સંબંધીઓ ને મળી શકે છે તેથી આ આપણે જેની ચર્ચા કરી રહ્યા છીએ તેનું નિરૂપણ છેતે કિંમતની ડોલ અને વાડ બનાવે છે પરંતુ તમે જોઈ શકો છો કે તમારે પહેલા ઘણો સારો ડેટા બનાવવો પડશે તે જાણવા માટે કે તમારો માંગ ગ્રાફ આના જેવો દેખાય છે કે તે આના જેવો દેખાય છે અથવા તે આના જેવો દેખાય છેતે ડેટાના પ્રકાર પર આધારિત છે જે તમે તમારી માંગની પેટર્ન જોઈ છે તમારે એ પણ જાણવું પડશે કે તમારી ક્ષમતાના કેટલા ટકા કેવા પ્રકારની માંગ કેવા પ્રકારની ચૂકવણી કરવાની ક્ષમતા કેવા પ્રકારના ગ્રાહકો અન્ય વિવિધ જરૂરિયાતો શું છે તેથી વ્યાવસાયિક હોટેલ માટે જો લોકો વ્યસાયિક હેતુ થી રૂમ બુક કરાવે તો નાસ્તો આપવો ફરજિયાત છે પરતું જો સામાન્ય સંજોગો માં તમે રૂમ બુક કરાવો છો તો ત્યારે કદાચ મફત નાસ્તા ની સેવા ના મળે પરંતુ હોટેલ વાળા નાસ્તા સાથે નું પેકેજ ગ્રાહક ને ઓફર કરી શકે છે તેથી તમારી સેવા શું છે તેના પર બધું નિર્ભર રહેશે કે તમે કેવા પ્રકારની માંગનું નિરીક્ષણ કરો છો તમે કેવા લોકો સાથે સેવા આપો છો કેવા પ્રકારની ચૂકવણી કરવાની ક્ષમતા કેવા પ્રકારની લાક્ષણિકતાઓ વગેરે આ બધા સારા ડેટા સાથે તમે કરી શકો છો પછી આ આલેખ બનાવો અને પછી તમે આ વાડ બનાવી શકો છો તેથી સેવાના ભાવને વ્યવહારમાં મૂકવું એ મૂળભૂત રીતે આ પ્રશ્નનો જવાબ છે જે તમારી સામે આ સાત પ્રશ્નો છે કેટલું ચાર્જ કરવું અને મને લાગે છે કે મારે કોની પાસેથી કેટલું ચાર્જ કરવું તે ઉમેરવું જોઈએ કિંમત નિર્ધારણ માટેનો આધાર શું છે ચૂકવણી લેવામાં આવશે ક્રેડિટ કાર્ડ ચૂકવણી કેવા પ્રકારની ચૂકવણી છે શું તે રોકડ ચુકવણી છે શું તે લાંબી ક્રેડિટ છે શું તે કોર્પોરેટ ક્રેડિટ છે અને તેથી વધુ અને અમે ચૂકવણી ક્યારે કરવી જોઈએ જ્યાં આ વધુ મહત્વપૂર્ણ નથી પરંતુ જે મહત્વપૂર્ણ છે તે એ છે કે કોની પાસેથી કેટલું વસૂલવું અને ક્યારે અને કેવી રીતે તમે તમારી કિંમતો જણાવો કારણ કે એક બાબત એ છે કે જો તમે આવક વ્યવસ્થાપન અથવા ઉપજ વ્યવસ્થાપનની પ્રેક્ટિસ કરો છો કારણ કે તે ચલિત કિંમતો જાણતા હોય છે તો તમારે ખૂબ જ સ્પષ્ટ અને પારદર્શક હોવું જોઈએ અને તમે આ શા માટે અને કેવી રીતે કરી રહ્યા છો અને ઓછામાં ઓછા જે લોકો રસ ધરાવતા હોય તેઓ પ્રવેશ કરવા સક્ષમ હોવા જોઈએ જેથી લોકોને એવું ન લાગે કે તમે તેમને સવારી માટે લઈ રહ્યા છો અથવા જ્યારે કોઈની ખૂબ માંગ હોય ત્યારે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરો અને પુસ્તકમાં જેમ કે મેં પ્રકરણ નંબર 6 નો ઉલ્લેખ કર્યો છે તે તમારે જોવાનું છે અને તે ઉપરાંત એક ઉત્તમ લેખ છે જે મને લાગે છે કે તેને ઉપજ વ્યવસ્થાપન માટે વ્યૂહાત્મક લિવર કહેવામાં આવે છે અને તે ખૂબ જ પ્રખ્યાત અને રસપ્રદ સંશોધન છે જે તમને પુષ્ઠ નંબર 196 પર મળી રહેશે તેથી જો તમે તેને વધુ ઊંડાણમાં સમજવા માંગતા હો તો કૃપા કરીને આ ચોક્કસ સંશોધન પેપરને વધુ વિગતવાર ચર્ચા ઉપરાંત વાંચો જે તમે પૃષ્ઠ 196 પર કરી શકો છો અને આ તબક્કે હું ઉલ્લેખ કરી શકું છું કે આ પાઠ્ય પુસ્તકમાં તે અમારી સેવાઓ માર્કેટિંગ સાતમી આવૃત્તિ છે અમારી પાસે એક ખૂબ જ રસપ્રદ કેસ છે જે એક હોટેલ માટે છે અને ત્યાં આવક સંચાલકનો પડકાર છે અને આવક સંચાલનની પ્રેક્ટિસ કરવા માટે આને જે પ્રકારનો ડેટા એકત્રિત કરવાનો છે જો તમે કેસ નંબર 8નો અભ્યાસ કરશો તો અમે સારી રીતે સમજી શકીશું જે આગ્રા બીચ હોટેલ બ્લોક નોંધની ક્ષમતાના પીક સમયગાળા દરમિયાન ખૂબ જ રસપ્રદ કેસ છે હોટેલ બુકિંગ માટે એક મોટું પર્યટન સ્થળ એવી હોટેલ પાસે પહોંચતી ક્રિકેટ ટીમ વિશે અને હોટેલ સંચાલન દ્વારા શું અભિગમ અપનાવવો જોઈએ અને પછી તમે હોટલ મેનેજમેન્ટની સલાહનું વિશ્લેષણ કરી શકો છો જે ક્રિકેટ ટીમોની વિનંતીને નકારી દેવી જોઈએ અને તે તમને આ આવક સંચાલન વિશે વધુ સારી રીતે સમજ આપશે